દરેકને રીગ્રેશન પરના આ છેલ્લા વ્યાખ્યાનમાં સ્વાગત છે આ વ્યાખ્યાનમાં હું ક્રોસ વેલિડેશન નામનો ખ્યાલ રજૂ કરવા જઈ રહ્યો છું જે મોડેલ બનાવવામાં ખૂબ ઉપયોગી વસ્તુ છે ક્રોસ વેલિડેશનનો મુખ્ય હેતુ તે છે કે જેને આપણે મેટા પરિમાણો અથવા મોડેલના હાયપર પરિમાણોની સંખ્યા કહીએ છીએ તે પસંદ કરવું તેમ છતાં આપણે વ્યાખ્યાનની આ શ્રેણીમાં મુખ્ય ઘટક વિશ્લેષણ રજૂ કર્યું નથી તેમ છતાં જ્યારે તમે ડેટા એનાલિટિક્સ પરના ઉચ્ચ પ્રશિક્ષણ અભ્યાસક્રમમાં તે શીખો ત્યારે તમે મુખ્ય ઘટકોનો આ વિચાર જોશો અને મુખ્ય ઘટક વિશ્લેષણમાંની એક સમસ્યા કે જેમાં સંબંધિત મુખ્ય ઘટકોની સંખ્યા પસંદ કરવાનું છે આપણે તેને હાયપર પરિમાણ અથવા મોડેલનું મેટા પરિમાણ કહીએ છીએ એ જ રીતે પછીથી આ કોર્સમાં તમે ક્લસ્ટરીંગ તરફ આવશો ખાસ કરીને તમે K મીન ક્લસ્ટરીંગ તરફ આવશો અને અહીં ફરીથી તમારે ડેટાને જૂથ બનાવવા માટે જરૂરી ક્લસ્ટરોની સંખ્યા પસંદ કરવી પડશે અને ક્લસ્ટરોની સંખ્યાને ક્લસ્ટરીંગ મોડેલિંગના મેટા પરિમાણ કહેવામાં આવે છે એ જ રીતે જો તમે બિન રેખીય રીગ્રેસન મોડેલ બનાવી રહ્યા છો ઉદાહરણ તરીકે ચાલો આપણે બહુપદી રીગ્રેસન મોડેલ લઈએ જ્યાં નિર્ભર ચલ y સ્વતંત્ર ચલ x ના બહુપદી ફંકશન તરીકે લખાયેલ છે ચાલો ધારો કે ત્યાં ફક્ત એક જ ચલ x છે તમે રીગ્રેસન મોડેલ બિન રેખીય રીગ્રેસન મોડેલ y β0 β1 તરીકે લખી શકો છો જે રેખીય ભાગ છે તમે બિન રેખીય શબ્દો જેમ કે β2 x2 અને તેથી β2 xn સુધી પણ શામેલ કરી શકો છો જ્યાં x2 x3 અને તેથી વધુ x ની વધારે ઘાત હોય છે આ બહુપદી મોડેલ તરીકે ઓળખાય છે આની નોંધ લો બહુપદી મોડેલ આ બહુરેખીય રીગ્રેસનનો ઉપયોગ કરીને મોડેલના પરિમાણો પણ હોઈ શકે છે જો તમે x ને ચલ તરીકે x2 ને જુદા ચલ તરીકે લેશો અને ડેટાથી જુદા જુદા ચલ તરીકે xn લેશો જે આપણને આપવામાં આવ્યા છે તેમને વિવિધ ચલો તરીકે ગણવામાં આવે છે તો પછી તમે પરિમાણો β0 β1 અને તેથી વધુ βn સુધીનો અંદાજ કાઢવા માટે બહુરેખીય રીગ્રેસન પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો અહીં ફરી આપણે એ નક્કી કરવાનું છે કે આપણે x ની કેટલી ઘાત પસંદ કરવાની છે તેથી જો તમે x ની વધારે ઘાત પસંદ કરો છો તો પછી દરેક ઘાતને અનુરૂપ તમને એક વધારાનું પરિમાણ મળ્યું છે જેનો તમારે અંદાજ કાઢવાની જરૂર છે ઉદાહરણ તરીકે આ કિસ્સામાં તમારી પાસે n 1 પરિમાણો છે જો તમે બહુપદીની તમારી ઉચ્ચતમ ડિગ્રી તરીકે x ની n ઘાત પસંદ કર્યો છે બહુપદી થી t ની ડિગ્રીની પસંદગી ફરીથી બિન રેખીય રીગ્રેસન મોડેલનો મેટા પરિમાણ છે તેથી આ બધા કેસોમાં તમારે શ્રેષ્ઠ મોડેલ મેળવવા માટે તમારે જરૂરી મોડેલના પરિમાણોની મહત્તમ સંખ્યા મેટા પરિમાણોની શ્રેષ્ઠ સંખ્યા શોધવી પડશે હવે તમે વિચારી શકો છો કે તાલીમ ડેટાની મીન સ્ક્વેર્ડ એરરને જોતા આ ખરેખર મેળવવું સરળ છે તેથી ઉદાહરણ તરીકે જો તમે આ બહુપદી મોડેલ લો છો તો તે તાલીમ ડેટામાં મીન સ્ક્વેર્ડ એરરની ગણતરી કરશે તે y અને ŷ વચ્ચેનો તફાવત સિવાય કંઈ નથી જ્યારે તમને β0 β1 સુધી βn ના શ્રેષ્ઠ ફિટ પરિમાણો મળી આવ્યા પછી તમે x x2 અને તેથી વધુના મૂલ્યની અવેજી કરીને દરેક ડેટા માટે આગાહી કરી શકો છો અને તમે ŷ આગાહી કરી શકો છો અને તમે તફાવત y ŷ ની ગણતરી કરો અને આ બધાના વર્ગના સરવાળાને મીન સ્ક્વેર્ડ એરર કહેવામાં આવે છે તેથી પરિમાણોની શ્રેષ્ઠ સંખ્યા શોધવા માટેના પગલા તરીકે તમને લાગી શકે તે તાલીમ ડેટાની મીન સ્ક્વેર્ડ એરર ઉપયોગી છે પરંતુ તે સાચું નથી કારણ કે આપણે પરિમાણોની સંખ્યામાં વધારો કરીએ છીએ જો તમે ઉચ્ચ ક્રમના ટર્મ ઉમેરવાનું ચાલુ રાખશો તો તમે મીન સ્ક્વેર્ડ એરર ઓછી થતી જણાશે તેથી આખરે તમે મીન સ્ક્વેર્ડ એરર ઘટાડીને 0 પર મેળવી શકો છો કારણ કે તમે પરિમાણોની સંખ્યામાં વધારો કરો જેને આ ઓવર ફીટીંગ કહેવામાં આવે છે તેથી તમે હંમેશાં મોડેલમાં પૂરતા પ્રમાણમાં પરિમાણો પસંદ કરીને તાલીમ ડેટાની મીન સ્ક્વેર્ડ એરર 0 પર મેળવી શકો છો તેથી તમે મોડેલમાં વાપરવા માટેના પરિમાણોની શ્રેષ્ઠ સંખ્યા શ્રેષ્ઠ સંખ્યા શોધવા માટે ક્રમમાં સેટ કરેલા પ્રશિક્ષણ ડેટાનો ઉપયોગ કરી શકતા નથી તેથી આપણે કંઈક કરીએ છીએ જેને ક્રોસ વેલિડેશન કહેવામાં આવે છે આ તાલીમમાં ઉપયોગમાં ન લેવાતા એક અલગ ડેટા સેટ પર કરવું પડશે આપણે આને વેલિડેશન ડેટા સેટ કહીએ છીએ અને આપણે આ મોડેલના મહત્તમ પરિમાણો અથવા મેટા પરિમાણો નક્કી કરવા માટે વેલિડેશન ડેટા સેટનો ઉપયોગ કરીએ છીએ તેથી ક્રોસ વેલિડેશનના આ વિચારને સમજાવવા માટે આપણે આ બહુપદી રીગ્રેસન મોડેલનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરીશું તેથી યોજનાકીય રીતે શું થાય છે જ્યારે તમે ખરેખર મોડેલની જટિલતા અથવા મોડેલના મેટા પરિમાણોની સંખ્યામાં વધારો કરો છો તેથી તમે જોશો કે મીન સ્ક્વેર્ડ એરર પરીક્ષણ સેટ પર સતત ઘટાડો થાય છે તેથી તે 0 પર જશે કારણ કે આપણે તાલીમ સેટ પર કહ્યું છે તેમ છતાં વેલિડેશન સેટ પર શું થશે તે છે જો તમે વેલિડેશન સેટ પર મીન સ્ક્વેર્ડ એરર જોશો તો તમે પરિમાણોની સંખ્યામાં વધારો કરતાં તે શરૂઆતમાં ઘટશે પરંતુ ચોક્કસ પોઇન્ટથી આગળ વેલિડેશન સેટ પર મીન સ્ક્વેર્ડ એરરમાં વધારો શરૂ થશે તેથી તમારે પસંદ કરેલા પરિમાણોની મહત્તમ સંખ્યા અથવા તમે પસંદ કરવી જોઈએ તે મોડેલ જટિલતા વેલિડેશન સેટ પર મીન સ્ક્વેર્ડ એરરના ન્યૂનતમ મૂલ્યને અનુરૂપ છે અને આને શ્રેષ્ઠ મોડેલ કહેવામાં આવે છે જો તમે શ્રેષ્ઠ મોડેલ કરતા ઓછા પરિમાણો પસંદ કરો છો તો આપણે આને અંડર ફિટિંગ કહીએ છીએ બીજી બાજુ જો તમે તમારા મોડેલમાં વધુ પરિમાણોનો ઉપયોગ કરો છો તો પછી શ્રેષ્ઠ મોડેલ મૂલ્યને ઓવર ફિટિંગ કહેવામાં આવે છે તેથી ઓવર ફિટિંગ મૂળભૂત અર્થ એ છે કે તમે ડેટાને સમજાવવા માટે જરૂરી કરતાં વધારે પરિમાણોનો ઉપયોગ કરી રહ્યાં છો બીજી બાજુ જો તમે ઓછા પરિમાણોનો ઉપયોગ કરો છો તો તમે ખરેખર અથવા તો અપૂરતું તમારું મોડેલ એટલું સચોટ બનશે નહીં લાક્ષણિક રીતે મોડેલની ગુણવત્તા નક્કી કરવા માટે બે પગલાં છે એકને તમારી આગાહીની એરરમાં પૂર્વગ્રહ કહેવામાં આવે છે અને જો તમને ખબર હોય કે તમે મોડેલના પરિમાણોની સંખ્યામાં વધારો કરો છો તો પૂર્વગ્રહ ટર્મનો વર્ગ ઘટવાનું શરૂ કરશે જો કે તમારી મોડેલની આગાહીઓમાં વિવિધતા કે જે તમે મોડેલની જટિલતા અથવા પરિમાણોની સંખ્યામાં વધારો કરશો તેમ વધારો કરવાનું શરૂ કરશે તેથી મૂળભૂત રીતે તે છે કે આ બંને વચ્ચેનો વિકલ્પ વિનિમય જે વેલિડેશન સેટ પર MSEના આ લઘુત્તમ મૂલ્યને જન્મ આપે છે તે જ તમે શોધી રહ્યા છો તેથી પક્ષપાત વચ્ચેનો આ શ્રેષ્ઠ વિકલ્પ વિનિમય જોઈએ છે જે ઘટતા રહે છે કારણ કે તમે પરિમાણોની સંખ્યામાં વધારો કરો છો અને મોડેલમાં પરિમાણોની સંખ્યામાં વધારો થતાં વેરિઅન્સમાં વધારો થાય છે તેથી આ તે છે જે આપણે ક્રોસ વેલિડેશન દ્વારા શોધીશું તેથી જો તમારી પાસે મોટો ડેટાસેટ છે તો પછી તમે હંમેશા આ ડેટાસેટને 2 ભાગોમાં વહેંચી શકો છો તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવતો એક ખાસ કરીને 70 ટકા ડેટા નમૂનાઓનો ઉપયોગ તમે તાલીમ માટે કરશો અને બાકી તમે વેલિડેશન માટે અલગ રાખશો તેથી ચાલો આપણે નમૂનાઓ બોલાવીએ કે જે તમે x1 y1 x2 y2 તરીકે તાલીમ માટે વાપરો છો અને તેથી x જ્યાં સ્વતંત્ર ચલનું પ્રતિનિધિત્વ કરે છે y એ આશ્રિત ચલ છે અને વેલિડેશન સેટ આપણે તેને x0 i અને y0 i ના ચિહ્નો દ્વારા સૂચવીશું જ્યાં વેલિડેશન સેટમાં n t અવલોકનો છે તેથી સામાન્ય રીતે મેં કહ્યું હતું કે જો તમારી પાસે મોટી સંખ્યામાં નમૂનાઓ છે તો તમે 70 ટકા નમૂનાઓ તાલીમ માટે અને બાકીના 30 ટકા આપણે વેલિડેશન માટે વાપરી શકીએ છીએ હવે તમે હંમેશાં મોડેલ બનાવ્યા પછી તાલીમ સેટમાં મીન સ્ક્વેર્ડ એરરને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી આ આશ્રિત ચલના માપેલા અવલોકન કરેલ મૂલ્ય પરિમાણોનો અંદાજ લગાવ્યા પછી આગાહી કરેલ મૂલ્ય વચ્ચેનો તફાવત સિવાય કંઈ નથી ચાલો આપણે કહીએ કે ઓછામાં લિસ્ટ સ્કવેર્સ રીગ્રેસન નો ઉપયોગ કરીને તેથી આ બધા નમૂનાઓ ઉપરના તાલીમ ડેટા વર્ગ પરની આગાહીની એરર છે અને સરેરાશ લેવામાં આવે છે તે જ મીન સ્ક્વેર્ડ એરર છે જે આપણે પહેલાં જોઇ છે તમે વેલિડેશન સેટ માટે પણ આ જ વસ્તુ કરી શકો છો તમે વેલિડેશન નમૂનાના સમૂહમાં માપેલા મૂલ્ય અથવા અવલોકન કરેલ મૂલ્ય વેલિડેશન નમૂનાઓ માટેનું આગાહી કરેલ મૂલ્ય વચ્ચેનો તફાવત લઈ શકો છો અને ફરીથી તમે અવલોકન વેલિડેશન સેટ માટેનું આગાહી કરેલ મૂલ્ય બધા નમૂનાઓ વર્ગો પરનું સરેરાશ મૂલ્ય વચ્ચેનો વર્ગોનો સરવાળાનો તફાવત લઈ શકો છો તેથી તેને પરીક્ષણ અથવા વેલિડેશન પર મીન સ્ક્વેર્ડ એરર કહેવામાં આવે છે તેથી આ વિશિષ્ટ શબ્દ જેમકે મેં કહ્યું હતું કે પ્રશિક્ષણ પરનું MSE મોડેલના પરિમાણોની મહત્તમ સંખ્યાના નિર્ણયના હેતુ માટે ઉપયોગી નથી જો કે આ પરીક્ષણ MSE પરીક્ષણ અથવા મીન સ્ક્વેર્ડ એરર અથવા વેલિડેશન ડેટાસેટ તે જ છે જેનો આપણે મોડેલના પરિમાણોની મહત્તમ સંખ્યા શોધવા માટે વાપરી રહ્યા છીએ તેથી મેં કહ્યું તેમ જો તમારી પાસે મોટી સંખ્યામાં નમૂનાઓ છે તો તમે ખરેખર તેને પ્રશિક્ષણ સમૂહમાં વહેંચી શકો છો એક મોડેલના પરિમાણોની મહત્તમ સંખ્યા શોધવા માટે વેલિડેશન સેટ કરો અને અંતે જો તમે મૂલ્યાંકન કરવા માંગતા હો તો કેવી રીતે સારું તમારું શ્રેષ્ઠ મોડેલ છે તમે તેને પરીક્ષણ સેટ પર ચલાવી શકો છો તેથી સામાન્ય રીતે તમે ડેટા સેટ લો છો અને તમે તેને ત્રણ ભાગમાં વહેંચો છો કોઈ પ્રશિક્ષણ વેલિડેશન સેટ કરે છે જ્યાં તમે પરિમાણોની મહત્તમ સંખ્યા શોધવા માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને છેવટે પરીક્ષણ સેટ એ જોવા માટે કે તમે બનાવેલું શ્રેષ્ઠ મોડેલ બધી રીતે સારું છે આપણે આ ખાસ વ્યાખ્યાનમાં પરીક્ષણ સેટ વિશે ચિંતા કરીશું નહીં આપણે ફક્ત આ વેલિડેશન સેટ વિશે ચિંતા કરીશું દુર્ભાગ્યવશ જો તમારી પાસે મોટી સંખ્યામાં નમૂનાઓ નથી તેથી તમે ખરેખર તાલીમ સેટમાંથી એક વેલિડેશન સેટ બનાવશો અને આપણે જોઈશું કે K ફોલ્ડ ક્રોસ વેલિડેશન અને બુટસ્ટ્રેપિંગ અને તેથી વધુનો ઉપયોગ કરીને આ કેવી રીતે કરવું તેથી જો તમારી પાસે પૂરતો ડેટા ન હોય તો આપણે આ કરીશું આપણે સૌ પ્રથમ એવા કેસની તપાસ કરીશું કે જ્યાં આપણી પાસે પૂરતી સંખ્યામાં નમૂનાઓ છે તેથી આવશ્યકપણે આપણી પાસે n નમૂનાઓ છે અને તમે તેને તાલીમ સમૂહમાં વિભાજિત કરી શકો છો જેમાં n t નમૂનાઓનો સમાવેશ થાય છે અને બાકીના નમૂનાઓ જે તમે ખરેખર વેલિડેશન માટે વાપરો છો જેને આપણે હોલ્ડ આઉટ સેમ્પલ તરીકે બોલાવીએ છીએ તેથી તમે ફક્ત પ્રશિક્ષણ સમૂહનો ઉપયોગ કરીને મોડેલ બનાવશો અને મોડેલ બનાવ્યા પછી તમે ચકાસણી કરો છો કે વેલિડેશન સેટ પર મીન સ્ક્વેર્ડ એરર છે પરિમાણની દરેક પસંદગી માટે આ કરો તેથી જો તમારી પાસે ઉદાહરણ તરીકે બહુપદી મોડેલ છે તો તમે પહેલા જોશો કે રેખીય મોડેલ સારું છે કે કેમ તે પછી તમે ક્વોડ્રેટિક મોડેલ અને ક્યુબિક મોડેલ અને તેથી વધુ તપાસશો તમે બહુપદીની ઘાત વધારતા રહો છો અને દરેક કેસ માટે તાલીમ સમૂહનો ઉપયોગ કરીને મોડેલ બનાવો અને જુઓ કે તે ચોક્કસ મોડેલનું MSE વેલિડેશન સેટ પર કેવું છે અને આ MSE ની બહુપદીના ઘાત ના ફંકશન તરીકે વેલિડેશન સેટ પર પ્લોટ કરો તેથી આ તે છે જે આપણે ઉદાહરણોમાંથી એક માટે કરીશું અને પછી જોઈએ કે આપણે પરિમાણોની શ્રેષ્ઠ સંખ્યા કેવી રીતે પસંદ કરીએ તેથી અહીં કેટલાક ઓટોમોબાઇલ્સના માઇલેજ અને એન્જિનની હોર્સ પાવરનું એક ઉદાહરણ છે તેથી આવશ્યકપણે આ ચોક્કસ ડેટા સેટમાં 300 ડેટા પોઇન્ટ્સ શામેલ છે ખરેખર આ પૂરતું મોટું છે પરંતુ આપણે ધારીએ છીએ કે આ પૂરતું મોટું નથી અને આપણે આ ડેટા સેટ પર વેલિડેશન અને ક્રોસ વેલિડેશન અભિગમનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણી પાસે 300 ડેટા પોઇન્ટ અથવા વધુ ઓટોમોબાઇલ્સ વિવિધ પ્રકારનાં ઓટોમોબાઇલ્સ છે જેના માટે હોર્સપાવર અને માઇલેજ આપવામાં આવે છે આપણે માઇલેજ અને હોર્સપાવર વચ્ચે બહુપદી અથવા બિન રેખીય મોડેલને બેસાડવા જઈ રહ્યા છીએ અલબત્ત આપણે એક રેખીય મોડેલ પણ અજમાવી શકીએ છીએ પરંતુ બહુપદી મોડેલનો અર્થ છે કે તમે ક્વોડ્રેટિક અને ક્યુબિક મોડેલો તમે બીજા ઘણા બધા મોડેલો પણ અજમાવી શકો છો તેથી આ તે છે જે આપણે સમજાવીશું તેથી જેમ આપણે બહુપદીની ઘાતમાં વધારો કરીએ છીએ અહીં આપણે જે બતાવ્યું છે તે વેલિડેશન સેટ પરની મીન સ્ક્વેર્ડ એરર છે તો ધારો કે આપણે આના 70 ટકા તાલીમ માટે લઈએ છીએ અને બાકીના 30 ટકા અથવા 100 ડેટા પોઇન્ટ અથવા તેથી વધુ વેલિડેશન માટે અને આપણે બહુપરીય ક્રમમાં જુદા જુદા પસંદગીઓ માટે વેલિડેશન સેટ પરની મીન સ્ક્વેર્ડ એરરને જોશું આ કિસ્સામાં પહેલી બહુમતી ઘાત એ 1 સૂચવે છે કે આપણે એક રેખીય મોડેલ લઈ રહ્યા છીએ અને 2 સૂચનો માટે આપણે 2 ક્વોડ્રેટિક ફીટ કરી રહ્યા છીએ 3 માટે ક્યુબિક મોડેલ અને ક્વાર્ટિક મોડેલ અને તેથી વધુ તેથી આગળ અને આપણે બહુપદીનો 10 ઘાત સુધી પ્રયાસ કર્યો અને આપણે બતાવ્યું છે કે તમે બહુપદી ક્રમમાં વધારો કરતાં વેલિડેશન ડેટા સેટ પરની મીન સ્ક્વેર્ડ એરર કેવી છે તમે ખૂબ સ્પષ્ટપણે જોઈ શકો છો કે મૂલ્ય 2 અથવા વધુ અથવા ઓછા અથવા ન્યૂનતમ સુધી પહોંચે છે અને તે પછી તે નોંધપાત્ર રીતે બદલાતું નથી સામાન્ય રીતે આ ખરેખર વધવાનું શરૂ થવું જોઈએ પરંતુ મોટાભાગના પ્રાયોગિક ડેટા સેટમાં તમે જોશો કે વેલિડેશન સેટ પરની મીન સ્ક્વેર્ડ એરર સપાટ થઈ જાય છે અને તે પોઇન્ટથી નોંધપાત્ર ઘટાડો થતો નથી તેથી જો તમે ફિટ થવા માટે બહુપદીના શ્રેષ્ઠ ઓર્ડરની ઘાત પસંદ કરી શકો છો જો આ કોઈ ચોક્કસ કેસ 2 છે જે આ ડેટાને ક્વોડ્રેટિક મોડેલ છે તો આ ડેટા ખૂબ સારી રીતે જોડે છે આ તે છે જે તમે ખરેખર આ વિશિષ્ટ ક્રોસ વેલિડેશન પદ્ધતિથી તારણ કાઢો છો અલબત્ત જમણી બાજુએ આપણે તાલીમ સેટની વિવિધ પસંદગીઓ માટે પ્લોટ્સ બતાવ્યા છે ઉદાહરણ તરીકે જો તમે આમાંથી 200 ડેટા પોઇન્ટ્સને રેન્ડમ પસંદ કરો છો અને રીગ્રેસન કરો છો બહુપદીય રીગ્રેસન કરો છો વિવિધ બહુપદી ઓર્ડરની ઘાત માટે અને MSEને પ્લોટ કરો છો તો તમને આ કિસ્સામાં એક કર્વ મળશે ચાલો આપણે અહીં મળેલી પીળો કર્વ કહીએ એ જ રીતે જો તમે બીજો રેન્ડમ સેટ લો અને કરો તો તમે બીજો કર્વ મળશે તેથી આ વિવિધ કર્વ આ 300 વસ્તુમાંથી તાલીમ તરીકે લેવામાં આવેલા વિવિધ રેન્ડમ નમૂનાઓને અનુરૂપ છે અને બાકીના પરીક્ષણ તરીકે ઉપયોગમાં લેવાય છે તમે જોઈ શકો છો કે જેમ તમે બહુપદીની ઘાતમાં વધારો કરો છો વિવિધતા અથવા અંદાજો અથવા અંદાજોની શ્રેણી ખૂબ મોટી છે તેથી તે સૂચવે છે કે જો તમે t ની ઉપર જાવ છો તો તમને ખૂબ ઉંચી વિવિધતા મળશે જ્યારે બીજી બાજુ જો તમે બહુપદી 1 અથવા 2 નો ક્રમ પસંદ કરો છો તો તમે જોશો કે વિવિધતા તુલનાત્મક રીતે તે નોંધપાત્ર નથી તેથી સામાન્ય રીતે જો તમે મોડેલને યોગ્ય રીતે બંધ બેસતા હોવ તો તમે પ્રાપ્ત કરેલા તમારા અંદાજમાં ઉંચી વિવિધતા અથવા તમે પ્રાપ્ત કરેલા મીન સ્ક્વેર્ડ એરર મૂલ્યો જોશો જો તમારી પાસે મોટો ડેટા સેટ હોય તો આ બધું સારું છે શું થાય છે જ્યારે તમારી પાસે ખૂબ નાનો ડેટા સેટ હોય અને તમે તેને પ્રશિક્ષણ અને વેલિડેશન સેટમાં વહેંચી શકતા નથી તમારી પાસે તાલીમ માટેના પૂરતા નમૂનાઓ નથી લાક્ષણિક રીતે તમને મોડેલ બનાવવા માટેના તાલીમમાં યોગ્ય સંખ્યામાં નમૂનાઓની જરૂર છે તેથી આ કિસ્સામાં આપણે તેને 70 30 માં વિભાજિત કરી શકતા નથી અથવા વહેંચી શકતા નથી જેને હું કહું છું વિભાગ અને તેથી તમારે કેટલીક અન્ય વ્યૂહરચના કરવી પડશે તેથી આ વ્યૂહરચના અથવા જેને K ફોલ્ડ ક્રોસ વેલિડેશન અથવા બુટસ્ટ્રેપનો ઉપયોગ કરીને ક્રોસ વેલિડેશન કહેવામાં આવે છે જે આપણે જોઈશું અહીં ફરીથી આપણે વેલિડેશન સેટ પર મોડેલના પ્રદર્શનની આગાહી કરીશું પરંતુ વેલિડેશન સેટ તાલીમ સેટથી ચોક્કસપણે અલગ નથી પરંતુ બીજી બાજુ તે પ્રશિક્ષણના સેટથી દોરેલું છે અને આપણે જોઈશું કે આપણે આ કેવી રીતે કરીએ છીએ તેથી જ્યારે આપણી પાસે તાલીમ માટે ઘણા ઓછા નમૂનાઓ હોય છે ત્યારે આ પદ્ધતિઓ K ફોલ્ડ ક્રોસ વેલિડેશન ઉપયોગી છે તેથી હું પ્રથમ સાથે પ્રારંભ કરીશ એક ક્રોસ વેલિડેશન છોડી દો અથવા જેને LOOCV કહે છે આ કિસ્સામાં આપણી પાસે n નમૂનાઓ છે કારણ કે મેં કહ્યું છે કે n ખૂબ મોટું નથી કદાચ 20 અથવા 30 નમૂનાઓ હોઈ શકે છે જે આપણી પાસે તાલીમ માટે છે તેથી આપણે શું કરીશું તે છે કે તમે પ્રથમ નમૂના છોડી દો અને તમારા મોડેલને બનાવવા માટે બાકીના નમૂનાઓનો ઉપયોગ કરો તેનો અર્થ એ કે તમે તમારા મોડેલને બનાવવા માટે નમૂનાઓ 2 3 4 એવી રીતે n સુધી નો ઉપયોગ કરી શકશો અને એકવાર તમે મોડેલ બનાવ્યા પછી તમે મોડેલની કામગીરીનું પરીક્ષણ કરો અથવા આ નમૂનાની આગાહી કરો કે તમે જે છોડી ગયા છો અને તમને નમૂના માટે MSE મળશે અને તે જ રીતે આગલા રાઉન્ડમાં તમે જે કરો છો તે છે બીજો નમુનો છોડી દો અને બાકીની બધા નમૂનાને તાલીમ માટે પસંદ કરો અને પછી બાકી રહેલા નમૂનાના આગાહી માટે તે મોડેલનો ઉપયોગ કરો તેથી દરેક સમયે તમે n નમૂનાઓની આ સૂચિમાંથી એક નમૂના છોડીને એક મોડેલ બનાવો છો અને બાકી રહેલા નમૂના પરના મોડેલની કામગીરીની આગાહી કરો છો આ તમે મોડેલ પરિમાણની દરેક પસંદગી માટે કરશો ઉદાહરણ તરીકે જો તમે બિન રેખીય રીગ્રેસન મોડેલ બનાવી રહ્યા છો તો તમે રીગ્રેસન મોડેલ બનાવો ફક્ત β0 અને β1 રેખીય શબ્દનો ઉપયોગ કરીને અને આ બાકી રહેલા નમૂના પર MSEની આગાહી કરી શકો છો તમે સમાન પ્રશિક્ષણ સમૂહ ક્વોડ્રેટિક મોડેલનો ઉપયોગ કરીને એક મોડેલ પણ બનાવશો અને આગળ અને આગળ આના પર આગાહી કરો તેથી પરિમાણોની બધી પસંદગીઓ માટે તમને બાકી રહેલા નમૂના માટે MSE મળશે કે જે તમે પ્રયત્ન કરવા માંગો છો એના બદલામાં બાકી રહેલા બીજા નમુના અને ત્રીજા નમુના સાથે આ કરો જેથી દરેક નમૂનાને વેલિડેશન સેટમાં રહેવાની સંભાવના હોય અને તે અન્ય કિસ્સામાં સેટ કરેલી તાલીમનો ભાગ પણ બને તેથી એકવાર તમે આ કરી લો પછી મોડેલ પરિમાણોની ચોક્કસ પસંદગી માટે ચાલો આપણે કહીએ કે તમે રેખીય મોડેલ બનાવ્યું છે તમે બધા નમૂનાઓ પર બાકી રહેલા નમૂના પરની આગાહી એરરનું સમ સ્ક્વેર્ડ મૂલ્ય શોધી કાઢો ઉદાહરણ તરીકે તમારે આ માટે MSE આ માટે MSE આ માટે MSE મેળવ્યું હોત જ્યારે પ્રથમ નમૂના બીજો નમૂના અને ત્રીજો નમૂના બાકી રહ્યો હતો કે તમે તેને અહીં ભેગા કરી રહ્યાં છો અને તે બધાની સરેરાશ લઈ રહ્યા છો આ તમે મોડેલના પરિમાણોની દરેક પસંદગી માટે વારંવાર કરો છો ઉદાહરણ તરીકે રેખીય ક્વોડ્રેટિક ક્યુબિક અને તેથી આગળ અને તમે પરિમાણોના વિવિધ મૂલ્યો માટે મીન સ્ક્વેર્ડ એરર અથવા ક્રોસ વેલિડેશન એરર મેળવો જે તમે પ્લોટ કરી શકો છો અહીં ફરીથી આપણે સમાન ડેટા સેટ માટે બહુપદીની ઘાતની વિવિધ પસંદગી માટે મીન સ્ક્વેર્ડ એરર બતાવી છે આ કિસ્સામાં આપણે બાકી રહેલ લીવ વન આઉટ ક્રોસ વેલિડેશન વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે એનો અર્થ એ કે જો આપણી પાસે 300 નમૂનાઓ છે તો આપણે એક નમૂના છોડી દીધો છે બાકી રહેલ નમૂના પર આગાહી કરેલા 299 નમૂનાઓનો ઉપયોગ કરીને મોડેલ બનાવ્યું છે આ પરિમાણની દરેક પસંદગી માટે આ બધા ઉપર સરેરાશ કરો બહુપદીની ઘાત અને મીન સ્ક્વેર્ડ એરર જે આપણે પ્લોટ કર્યું છે ફરીથી આપણે જોઈએ છીએ કે ક્રોસ વેલિડેશન પરનું MSE લીવ વન આઉટ ક્રોસ વેલિડેશન વધુ કે ઓછા સુધી પહોંચે છે બહુપદીની ઘાત માટે લઘુત્તમ 2 ની બરાબર હોય છે જેના પછી તે ફક્ત વધુ કે ઓછા અવશેષ રાખે છે તેથી આ કિસ્સામાં શ્રેષ્ઠ પણ સૂચવવામાં આવે છે કારણ કે બીજા ક્રમની બહુપદી આ ખાસ ઉદાહરણ માટે શ્રેષ્ઠ છે તેથી વેલ્યુએશન સેટ અભિગમની તુલનામાં લીવ વન આઉટ ક્રોસ વેલિડેશનનો એક ફાયદો છે જ્યારે બતાવી શકીએ કે તે વેલિડેશન સેટ અભિગમ જેટલું ટેસ્ટ એરરના દરને વધારે પડતું મૂલ્યાંકન કરતું નથી તે અમલમાં લાવવા માટે તુલનાત્મક રીતે ખર્ચાળ છે કારણ કે તમે મોડેલને n વખત બનાવી રહ્યા છો બાકી રહેલા દરેક નમુના માટે એક અને તમારે તેને હાયપર પેરા મોડેલ પરિમાણની બધી પસંદગી માટે પુનરાવર્તન કરવું પડશે ઉદાહરણ તરીકે આપણે આ રેખીય મોડેલ માટે ક્વોડ્રેટિક મોડેલ અને ક્યુબિક મોડેલ અને તેથી આગળ આગળ કરવું પડશે તેથી તમારે ફક્ત આ n વખત કરવું જ નથી પરંતુ તમારે મોડેલના પરિમાણોની સંખ્યાની દરેક પસંદગી માટે આ n વખત કરવું પડશે તેથી તે ખૂબ ગણતરી લે છે સામાન્ય રીતે તે હંમેશાં કોઈ મોડેલને ફિટ કરી શકે છે જે હંમેશાં નહીં પણ શ્રેષ્ઠ મોડેલ કરતાં થોડું વધારે હોય છે પરંતુ કેટલીકવાર એવું પણ શક્ય છે કે લીવ વન આઉટ ક્રોસ વેલિડેશન પ્રક્રિયા મોડેલને બંધબેસશે આપણે જેને K ફોલ્ડ ક્રોસ વેલિડેશન કહે છે તે પણ કરી શકીએ છીએ જ્યાં અહીં એક છોડવાને બદલે આપણે પહેલા સંપૂર્ણ તાલીમ સેટને K ફોલ્ડ્સ અથવા K જૂથોમાં વહેંચીશું તો ચાલો આપણે કહીએ કે પ્રથમ જૂથ સમાવે છે ચાલો કહીએ કે પહેલા 4 ડેટા નમૂનાઓ બીજા જૂથમાં આવતા 4 અને તેથી વધુ સમાવે છે તેથી આગળ અને આપણે આ સમગ્ર n નમૂનાઓને K જૂથોમાં વહેંચી દીધું છે હવે એક છોડીને જવાને બદલે આપણે એક જૂથ છોડીશું તેથી ઉદાહરણ તરીકે આ પ્રથમ કિસ્સામાં આપણે જૂથ એક સાથે જોડાયેલા પ્રથમ 4 નમૂનાઓ છોડીશું અને બાકીના નમૂનાઓનો ઉપયોગ કરીશું અને આપણે જે પરિમાણોનો ઉપયોગ કર્યો છે તેની પસંદગી માટે મોડેલ બનાવીશું ચાલો કહીએ કે આપણે એક રેખીય મોડેલ બનાવી રહ્યા છીએ આપણે બાકીના જૂથોનો ઉપયોગ કરીશું રેખીય મોડેલ બનાવીશું અને ત્યારબાદ જૂથ 1 માંના નમૂનાઓના સેટની આગાહી કરીશું જે બાકી છે અને આ જૂથ માટે MSEની ગણતરી કરીશું એ જ રીતે પછીનાં રાઉન્ડમાં આપણે શું કરીશું જૂથ 2 છોડીશું મોડેલ બનાવો ચાલો આપણે કહીએ કે રેખીય મોડેલ આપણે બાકીના જૂથો સાથે બનાવી રહ્યા છીએ અને પછી જૂથ 2 અને તેથી આગળની આગાહી એરર શોધી કાઢીએ જ્યાં સુધી આગળ આપણને જૂથ K માટેની આગાહીની એરર મળે ત્યાં સુધી અને પછી આપણે આ બધા જૂથોની સરેરાશ કરીએ છીએ તેથી MSE માં બધા જૂથો માટે જ્યાં K જૂથો છે અને 1 બાય K જે આ K ફોલ્ડ ક્રોસ વેલિડેશનને છોડવા માટે ક્રોસ વેલિડેશન એરર હશે હવે તમારે પરિમાણની દરેક પસંદગી માટે તમારે આ પુનરાવર્તન કરવું પડશે તમે આ રેખીય મોડેલ માટે કર્યું છે આવું તમારે ક્વોડ્રેટિક મોડેલ ક્યુબિક મોડેલ માટે કરવું પડશે અને તેથી આગળ અને પછી તમે આ ક્રોસ વેલિડેશન એરરને લીવ માટે અથવા આ K ફોલ્ડ ક્રોસ વેલિડેશન માટે પ્લોટ કરી શકો છો નોંધ લો કે જો k n તમે આવશ્યકપણે લીવ વન આઉટ ક્રોસ વેલિડેશન પર પાછા જાઓ વ્યવહારમાં તમે જૂથોની સંખ્યા 5 અથવા 10 ની બરાબર પસંદ કરી શકો છો અને 10 ફોલ્ડ ક્રોસ વેલિડેશન અથવા 5 ફોલ્ડ ક્રોસ વેલિડેશન કરી શકો છો લીવ વન આઉટ ક્રોસ વેલિડેશનની તુલનામાં આ સ્પષ્ટ રીતે ઓછા ખર્ચાળ છે અને જેમ તમે જુઓ છો કે લીવ વન આઉટ ક્રોસ વેલિડેશન એ પરિમાણની દરેક પસંદગી માટે n વખત મોડલ ફીટ કરશે જ્યારે K ફોલ્ડ ક્રોસ વેલિડેશન મોડેલ બિલ્ડિંગ પરિમાણની દરેક પસંદગી માટે K વખત કરશે ફરીથી આપણે આ માઇલ ઓટો ડેટા માટે આ K ફોલ્ડ ક્રોસ વેલિડેશનને સચિત્ર કરી છે ફરીથી આપણે બહુપદીના વિવિધ ઘાત માટે MSEને પ્લોટ કર્યું છે આપણે 10 ફોલ્ડ ક્રોસ વેલિડેશનનો ઉપયોગ કર્યો છે અને આપણે આ એરરને પ્લોટ કરી રહ્યા છીએ અને આપણે જોશું કે અહીં પણ ન્યૂનતમ એરર 2 થાય છે જે દર્શાવે છે કે આ ચોક્કસ ડેટા માટે ક્વોડ્રેટિક મોડેલ કદાચ શ્રેષ્ઠ છે જે પછી એરર ખરેખર આવશ્યકપણે પ્લોટમાં ફ્લેટ થાય છે તેથી મોડેલના પરિમાણોની મહત્તમ સંખ્યા શોધવા માટે ક્રોસ વેલિડેશન એ એક મહત્વપૂર્ણ પદ્ધતિ અથવા અભિગમ છે આ ક્લસ્ટરીંગમાં થાય છે આ બિન રેખીય મોડેલ ફિટિંગ અને મુખ્ય ઘટક વિશ્લેષણમાં થશે અને તેથી વધુ અને તે ઉપયોગી છે પછીથી ક્લસ્ટર્સની શ્રેષ્ઠ સંખ્યા નક્કી કરવા માટે ક્રોસ વેલિડેશનનો ઉપયોગ તમે ક્લસ્ટરીંગ વ્યાખ્યાનમાં જોશો